આપણે અત્યાર સુધી કોર્સમાં વિવિધ બાબતોનો અભ્યાસ કર્યો હતો જે આપણે વિચાર્યું હતું કે સિસ્ટમની સુરક્ષામાં વધારો કરે છે ઉદાહરણ તરીકે આપણે ક્રિપ્ટોગ્રાફિક એલ્ગોરિધમ્સ જોયા અને એન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન દ્વારા આ ક્રિપ્ટોગ્રાફિક અલ્ગોરિધમ્સનો સિસ્ટમની સીક્રેટતા મેળવવા માટે ઉપયોગ કર્યો આપણે જાણીએ છીએ કે પાસવર્ડ્સ અને ઇન્ફોર્મેશન ફલો પોલિસી સિસ્ટમ માં માહિતી કેવી રીતે વહે છે તે નિયંત્રિત કરવા માટે વાપરી શકાય છે અને આપણે જોયું કે રિંગ્સ જેવા હાર્ડવેર પાસાઓ જે આધુનિક પ્રોસેસરો માં હોય છે તે અને એસજીએક્સ અને ટ્રસ્ટઝોન જેવા એન્ક્લેવ્સમાં જે અનુક્રમે ઇન્ટેલ અને એઆરએમ પ્રોસેસરો માં હાજર છે તેનો ઉપયોગ સિસ્ટમની સુરક્ષા વધારવા માટે હાર્ડવેર સ્તરે કરવામાં આવે છે આપણે વિવિધ તકનીકો પર પણ ધ્યાન આપ્યું છે જેના દ્વારા સિસ્ટમમાં મેલીશીયસ કોડ કેદ થઈ શકે છે જેમાં મેલીશીયસ પ્રોગ્રામ ચલાવવામાં આવી શકે છે અને તે વાતાવરણ સુનિશ્ચિત કરે છે કે ત્યાં સેન્ડબોક્સ છે અને સેન્ડબોક્સ ને લીધે મેલીશીયસ પ્રોગ્રામ સેન્ડબોક્સની બહારની સિસ્ટમને કોઈ અસર ન કરે વેબ બ્રાઉઝર્સ અને વેબ સર્વર જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ પ્રોગ્રામિંગ ભાષા તરીકે કરે છે કારણ કે જાવાસ્ક્રિપ્ટ એ એક એવી પ્રોગ્રામિંગ ભાષા છે જે પ્રોગ્રામ ને ખૂબ મર્યાદિત એકસેસ આપે છે આ વ્યાખ્યાનમાં આપણે માઇક્રો આર્કિટેક્ચરલ એટેક તરીકે ઓળખાતા એટેકના નવા સ્વરૂપને જોશું હવે માઇક્રો આર્કિટેક્ચરલ એટેક વિશેની રસપ્રદ વાત એ છે કે તે જેની આપણે વાત કરી છે એ બધી બાબતોને તોડી શકે છે ઉદાહરણ તરીકે માઇક્રો આર્કિટેક્ચરલ એટેકનો ઉપયોગ ક્રિપ્ટોગ્રાફિક યોજનાઓને તોડવા માટે કરવામાં આવ્યો છે જ્યાં ક્રિપ્ટો યોજનાની સીક્રેટ કી માઇક્રો આર્કિટેક્ચરલ એટેક દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે આ જ રીતે બેલ લા પદુલા મોડેલો જેવી પાસવર્ડ્સ અને ઇન્ફોર્મેશન ફલો પોલિસી આ જ એટેક દ્વારા તોડવામાં આવી છે તે જ રીતે રિંગ્સ એન્ક્લેવ્સ એએસએલઆર અને બધા માઇક્રો આર્કિટેક્ચરલ એટેક દ્વારા તૂટી ગયા છે એક માઇક્રો આર્કિટેક્ચરલ એટેક એ વિવિધ પ્રકારના એટેકઓનો સેટ છે ઉદાહરણ તરીકે આ સૂચિ અહીં કેટલાક પ્રખ્યાત માઇક્રો આર્કિટેક્ચરલ એટેક પ્રદાન કરે છે જે કેશ ટાઇમિંગ બ્રાન્ચ પ્રિડીકશન રો હેમર એટેક એ બધા માઇક્રો આર્કિટેક્ચરલ એટેક છે આ કોર્સમાં આપણે પહેલા કેશ ટાઇમિંગ એટેક તરફ ધ્યાન આપીશું અને આપણે સ્પેકયૂલેશન એટેકપણ જોઈશું પરંતુ આ વ્યાખ્યાનમાં આપણે માઇક્રો આર્કિટેક્ચરલ કેશ ટાઇમિંગ એટેક ઇન્ફોર્મેશન ફલો પોલિસી પ્રત્યે શું કરી શકે છે તે જોઈશું આપણે બેલ લા પદુલા અને બીઆઇબીએ મોડેલ જેવી વિવિધ ઇન્ફોર્મેશન ફલો પોલિસી જોયેલી છે અને અગાઉના વ્યાખ્યાનમાં આપણે જે અભ્યાસ કર્યો હતો તે એ છે કે આ મોડેલો માહિતી કેવી રીતે વહેતી થાય તે નક્કી કરી શકે બેલ લા પદુલા મોડેલમાં આપણી પાસે ટોપ સિક્રેટથી લઈને ગોપનીયતા સુધીના વિવિધ સ્તરો હતા અને બેલ લા પદુલા મોડેલ દ્વારા પૂરા પાડવામાં આવેલા નિયમોએ એ નક્કી કર્યું કે માહિતી એક સ્તરથી બીજા સ્તરે કેવી રીતે વહેતી હોવી જોઈએ ઉદાહરણ તરીકે મોડેલ વ્યાખ્યાયિત કરે છે કે નીચલા સ્તરે હાજર યુઝર કોઈ ટોપ સિક્રેટ દસ્તાવેજ વાંચી શકશે નહીં આપણે કોવેર્ટ ચેનલ તરીકે ઓળખાતી વસ્તુથી પ્રારંભ કરીશું જે આપણે કેશ કોવેર્ટ ચેનલ તરીકે ઓળખાતી વસ્તુ પર ધ્યાન આપીએ અને આપણે જોઈશું કે આ કોવેર્ટ ચેનલ માહિતીને તોડવા માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય અને આપણે જોશું કે બેલ લા પદુલા મોડેલ જેવી યોજનાઓ કેવી રીતે કેશ ટાઇમિંગ એટેકનો ઉપયોગ કરીને તોડી શકાય ચાલો આપણે કેશ કોવેર્ટ ચેનલથી પ્રારંભ કરીએ જેથી ચેનલ શું છે તે કેશ કેશ કોવેર્ટ ચેનલ શું છે તે જોતાં પહેલાં આપણે કેશ મેમરી શું છે અને તેનો ઉપયોગ શા માટે થાય છે તેની ટૂંકી રજૂઆત કરીશું કેશ મેમરી પ્રોસેસર અને મુખ્ય મેમરી વચ્ચે હોય છે અને તે તાજેતરમાં ઉપયોગમાં લેવાયેલા ડેટા અને સૂચનાઓને કેશ કરે છે કેશ મેમરી રાખવાનું કારણ એ છે કે મુખ્ય મેમરીમાંથી લોડ અને સ્ટોર્સ ખૂબ ધીમા હોય છે કેશ મેમરી થી મુખ્ય મેમરી કરતા વધુ ઝડપી દરે ડેટા એકસેસ કરી શકાય છે તે પ્રોસેસરની લોડ અને સ્ટોર્સ સર્વિસ વધુ ઝડપી દરે કરી શકશે ઉદાહરણ તરીકે આપણી પાસે લોડ સૂચના છે જે રજિસ્ટર કેટલાક સરનામાં માંથી લોડ કરવાનું તેવું કહે છે અને આપણે કહી શકીએ કે આ સૂચના પ્રથમ વખત એક્ઝેક્યુટ કરવામાં આવી છે અને પછી શું થશે તે તે સરનામાંને અનુરૂપ ડેટા છે જે મુખ્ય મેમરીમાં હાજર છે તે પ્રોસેસરમાં લોડ થાય છે તે જ ડેટા આ ચોક્કસ સરનામા પર અનુગામી લોડ સૂચના માટે કેશ મેમરીમાં સંગ્રહિત કરવામાં આવે છે તેનાથી હવે પછી તે જ સરનામાં અથવા આ ચોક્કસ સરનામાંની નજીકના સરનામાં નો ડેટા પ્રોસેસર સીધા તે કેશમાં થી લાવશે કેશ મેમરીમાંથી મેળવવું એ ખૂબ ઝડપી છે અને આપણે તેને કેશ હિટ કહીએ છીએ હવે સમસ્યા ગંભીર થાય છે કેમ કે કેશ મેમરી મુખ્ય મેમરી કરતા નોંધપાત્ર રીતે ઓછી હોય છે ઉદાહરણ તરીકે એલ 1 કેશ 32 કિલોબાઇટ છે જ્યારે મુખ્ય મેમરી ઘણી મેગાબાઇટ્સ જેટલી મોટી હોઈ શકે છે કેશ મેમરી મુખ્ય મેમરીનો એક નાનો સબસેટ સંગ્રહિત કરે છે અને ત્યાં એક રિપ્લેસમેન્ટ પોલિસી છે કે જેના દ્વારા કેશમાંથી ડેટા કાઢી નાખવામાં આવે છે અને તાજેતરમાં એકસેસ કરવામાં આવી રહેલ મેમરીમાંથી નવો ડેટા કેશ મેમરીમાં સંગ્રહિત થાય છે અને દરેક લોડ સૂચના કે જે આ પ્રોસેસર દ્વારા એક્ઝેક્યુટ કરવામાં આવી છે તેની સાથે આપણે કેશ હિટ કરી શકીએ છીએ જેનો અર્થ એ થાય કે ડેટા કેશ મેમરીમાં હાજર છે અને ડેટા કેશ મેમરીથી પ્રોસેસર માં સીધો વાંચી શકાય છે અથવા આપણી પાસે કેશ મિસ હોઈ શકે છે જે કિસ્સામાં ડેટા કેશ મેમરીમાં હાજર નથી અને મુખ્ય મેમરીમાંથી મેળવવો પડશે હવે અહીં મહત્વપૂર્ણ બે પાસા છે પ્રથમ કેશ મેમરી વિવિધ પ્રોસેસ દ્વારા વહેંચવામાં આવે અને બીજું કેશ મેમરી મુખ્ય મેમરી કરતા નોંધપાત્ર રીતે ઓછી છે અને તેથી કેશમાં હાજર ડેટા નવા ડેટા દ્વારા બહાર કાઢવામાં આવે છે અને જે તાજેતરમાં એકસેસ થયેલ છે તે કેશ મેમરીમાં સંગ્રહિત કરવામાં આવે છે પરિણામે આપણી પાસે કેશહિટ્સ અને કેશ મિસ તરીકે ઓળખાતું કંઈક છે કેશ હિટ કેશ મિસ કરતા નોંધપાત્ર ઝડપી છે અને કારણ કે કેશ હિટ સીધા કેશ મેમરીમાંથી ડેટા મેળવે છે જ્યારે કેશ મિસથી મુખ્ય મેમરી અથવા અન્ય કોઈપણ નીચલા કેશમાંથી ડેટા મેળવવો પડશે હવે આપણે કેશ મેમરીની કેટલીક વધુ આંતરિક ગોઠવણી જોવી પડશે લાક્ષણિક કેશ મેમરી ઘણા કેશ સેટ્સમાં ગોઠવવામાં આવે છે અહીંની દરેક હરોળ કેશ સેટને અનુલક્ષે છે દરેક કેશ સેટમાં બહુવિધ કેશ લાઇનો હોય છે અહીંના દરેક બ્લોક્સ એક કેશ લાઇન છે જેમ કે ઇન્ટેલ પ્રોસેસરમાં લાક્ષણિક કેશ લાઇન કદ 64 બાઇટ્સ ની આસપાસ છે અહીં આ ચોક્કસ આકૃતિ દર્શાવે છે કે ત્યાં 4 કેશ લાઇનો હાજર છે તેથી કેશ સેટની અસોસીયેટીવિટી ચાર છે હવે જ્યારે પણ પ્રોસેસર કોઈ લોડ અથવા સ્ટોરની સૂચના ચલાવે છે ત્યારે તે સરનામું બસ પર મૂકે છે જે આ એલ 1 કેશમાં હોઈ શકે ઉદાહરણ તરીકે આ વર્ચુઅલ સરનામું હશે અને એલ 1 કેશ મેમરી આ રીતે આ વર્ચુઅલ સરનામાંનું અર્થઘટન કરે છે ત્યાં થોડા બિટ્સ છે લીસ્ટ સિગ્નિફિક્ન્ત બિટ્સ જે કેશ લાઇનને ઓડખવા માટે વપરાય છે આ જે બિટ્સ છે જે સેટ એડ્રેસ બિટ્સ તરીકે ઓળખાય છે જેનો ઉપયોગ ચોક્કસ કેશ લાઇનમાંથી એક કેશ સેટ પસંદ કરવા થાય છે અને આ ટેગબિટ્સ જે અહીં છે તેનો ઉપયોગ તે નક્કી કરવા માટે થાય છે કે શું આ સરનામાંને અનુરૂપ ડેટા હવે આ સેટમાં હાજર છે જો હાજર હોય તો તે કેશ હિટ તરીકે ઓળખાય છે અને સંબંધિત ડેટા કેશ લાઇનમાંથી મેળવાય છે બીજી બાજુ તે ટેગ કોઈપણ કેશ લાઇનમાં મળતો નથી તો આપણે કહી શકીએ કે ત્યાં કેશમિસ છે મેમરીનાં નીચલા સ્તર DRAM અથવા L2 અથવા L3 કેશ જેવા કેશના નીચલા સ્તર તે ચોક્કસ લોડ વિનંતીને સર્વિસ આપશે હવે ચાલો જોઈએ કે જ્યારે આપણે આ પ્રોગ્રામ ચલાવીશું ત્યારે શું થશે ચાલો આપણે કહીએ કે આપણી પાસે પ્રોસેસ P2 છે અને આ પ્રોસેસ P2 માં બહુવિધ લોડ સૂચનોનો સમાવેશ થાય છે આપણી પાસે કુલ આઠ લોડ સૂચનો છે લોડ A1 A2 A3 અને A4 અને લોડ B1 B2 B3 અને B4 આગળ ધારો કે સેટ સરનામાંને લગતું બિટ્સ A1 A2 અને A3 અને A4 એ A સેટ તરીકે ઓળખાતા આ સેટને અનુરૂપ છે જેથી આ રીતે જ્યારે તમે પ્રથમ વખત જ્યારે while લૂપ ચલાવો ત્યારે પ્રથમ પુનરાવર્તન વખતે A1 ને લગતા ડેટા સેટ Aમાં હાજર આ કેશ લાઇનોમાંથી એકમાં લોડ થાય છે તે જ રીતે લોડ A2 અને A3 અને A4 એ ડેટા મેળવશે અને આ Aસેટમાં સ્ટોર કરશે આ રીતે પ્રથમ એક્ઝેક્યુશન બધા જ કેશ મિસ થશે તે જ રીતે આપણી પાસે બીજા લોડ સૂચનો લોડ B1 B2 B3 અને B4 માટે છે જે આ B સેટમાં મેપ કરે છે આ પ્રથમ પુનરાવર્તનના અંતમાં જ્યારે લૂપ આપણી પાસે બધી 4 કેશ લાઇનો છે જે B સેટમાં આ ડેટાના આ ચાર લોડને અનુરૂપ છે તમે નોંધ્યું છે કે પ્રથમ પુનરાવર્તન દરમિયાન તમને A અને B માટેના બધા કેશ મિસ થશે જેથી આ 8 લોડ સૂચનોને અનુરૂપ આ પ્રથમ પુનરાવર્તન માટે કુલ 8 કેશ મિસ થશે હવે બીજા પુનરાવર્તન માટે એમ માની લો કે સિસ્ટમમાં બીજી કોઈ પ્રોસેસ ચાલુ નથી અને પરિણામ રૂપે આ બધી લોડ એ કેશહિટ થશેમતલબ હવે દરેક લોડ એ A 1 A 2 A3 અથવા A4 સીધા જ A સેટમાં હાજર કેશલાઇન માંથી ડેટાને વાંચશે એ જ રીતે દરેક લોડ બી 1 બી 2 બી 3 અથવા બી 4 સીધા જ B સેટમાં હાજર કેશલાઇન માંથી ડેટાને વાંચશે બીજી વસ્તુ જે તમે નોંધશો તે એ છે કે આ લોડ્સ વિરુદ્ધ આ લોડ માટે લેવામાં સમય લગભગ સમાન છે કે આપણે અહીં વર્ડનો ઉપયોગ સ્ટેટીક્લી કરી રહ્યા છીએ જેનો અર્થ એ કે આ ચોક્કસ લૂપ હજારો વખત ચાલે છે અને આ ચાર લોડ અને આ ચાર લોડ માટે સરેરાશ વેરીયાંશ લેવામાં આવે છે હવે આ બીજી પ્રોસેસ P1 જોવો હવે પ્રોસેસ પી 1 માં એક નાની લૂપ છે જે કંઈક આના જેવી દેખાય છે આ લૂપમાં આપણી પાસે બીટ છે જો બીટ બરાબર 1 હોય તો તમે A P1 લોડ કરો નહીં તો B P1 જો બીટ બરાબર 1 હોય તો Aનો ડેટા પ્રોસેસ P1 માં લોડ થશે અને એ જ રીતે અહી Aનો ડેટા પ્રોસેસ P1 માં લોડ થશે નોંધ લો કે પ્રોસેસ P2 અને પ્રોસેસ P1 એક બીજાથી તદ્દન સ્વતંત્ર છે બેલ લા પદુલા મોડેલ સાથે આને સંબંધિત એ રીતે કરાય કે P1 એક ટોપ સીક્રેટ પ્રોસેસજ્યારે પ્રોસેસ P2 એક અવર્ગીકૃત પ્રોસેસ છે હવે તમે નોંધ લો કે આપણે પ્રોસેસ P1 થી પ્રોસેસ પ્રોસેસ P2 માં આ વિશેષ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે 1 બીટ મોકલી શકીએ છીએ જે નીચે મુજબ છે ચાલો આપણે કહીએ કે પ્રોસેસ P 0 ને ટ્રાન્સમિટ કરવા માંગે છે જેથી તે શું કરશે કે તે બીટને 0 તરીકે સેટ કરશે જે કિસ્સામાં આ ચોક્કસ સ્થાન પર કોઈ લોડ હશે જે હવે ચલાવવામાં આવશે પ્રોસેસ P1 માં આ સરનામાંને એવી રીતે પસંદ કરવામાં આવે છે કે તેઓ A સેટ અને B સેટ માં આવે ઉદાહરણ તરીકે જો પ્રોસેસ P 1 વેલ્યુ 1 P2 ને ટ્રાન્સમિટ કરવા માંગે છે તો તે બીટને 1 પર સેટ કરશે અને આમ આ લોડ સૂચના લોડ એ પી 1 એક્ઝેક્યુટ થશે હવે શું થશે કે મુખ્ય મેમરી એક્સેસ થાય છે ત્યાં કેશ મિસ છે અને એક કેશ લાઇન મુખ્ય મેમરીમાંથી આ એ સેટમાં લોડ થઈ જશે જેથી પ્રોસેસ પી 2 ડેટા ખાલી થઈ જશે અને પ્રોસેસ પી 1 નો ડેટા અનુરૂપ કેશ લાઇનમાં ભરાશે હવે જો આપણે આ લોડના 2 સેટના એક્ઝેક્યુશન ટાઇમ પર નજર નાખીશું તો આ A લોડ ચલાવવાનો સમય બી લોડ્સ માટેના આ માટે લેવામાં આવેલા સમય કરતા વધારે હશે તેનું કારણ એ છે કે હવે આપણી પાસે પ્રોસેસ પી 1 નો ડેટા અહીં હાજર છે પરિણામે જ્યારે આ લોડ A1 A2 A3 અને A4 એક્ઝેક્યુટ થાય છે ત્યારે કેટલાક વધારાના કેશ મિસ થશે જેથી વધારાના કેશ મિસ થવાથી કોડના આ ભાગ માટે એક્ઝેક્યુશન સમય વધશે જ્યારે B1 B2 B3 અથવા B4 ને એક્ઝેક્યુટ કરવામાં આવે ત્યારે તમને કેશ હિટ મળશે અને સમય નોંધપાત્ર રીતે ઓછો હશે P1 જે ટોપ સીક્રેટ પ્રોસેસછે તે 1 ની કિંમત ટ્રાન્સમિટ કરવા માટે એક ચોક્કસ કેશ લાઇન લેશે અને પરિણામે તે પ્રોસેસના એક્ઝેક્યુશન સમયને અસર કરશે પ્રોસેસના P2 આ ભાગ માટે એ જ રીતે પ્રોસેસછેકે કેમ P1 0 મોકલવા માગે તો P2 તે બીટનું મૂલ્ય 0 સેટ કરશે આમ હવે લોડ P1 બી P1 ચલાવશેઅને જેમ આપણે ચર્ચા કરી તેમ બી સેટ મૅપ કરવામાં આવશે અને તે આ પ્રોસેસમાં કોઈ એકને બહાર કાઢશે અને આ અનંત while લૂપ માં લોડ B1 B2 B3 and B4 નો લીધેલો સમય લોડ A1 A2 A3 and A4 કરતાં વધુ હશે જે Bના વધારાના મિસને કારણે છે આ રીતે ફક્ત તે નક્કી કરીને કે સરનામું A માંથી લોડ કરવું B માંથી તેના પર P1 એ P2 પર બીટની દ્રષ્ટિએ ટ્રાન્સમિટ કરી શકે છે અને જો આપણે વિચાર વિસ્તૃત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે પ્રોસેસ P1 કેવી રીતે P2 ને મોટો સંદેશ મોકલી શકે છે તેના માટે પ્રોસેસ P1 આના જેવું કરશે તો ઉદાહરણ તરીકે પ્રોસેસ P1 એક સંદેશ મોકલવા માંગે છે જેથી તે શું કરશે તે તે છે કે તેમાં લૂપ હશે અને તેના દરેક બીટ માટે તે A અથવા B લોડ કરશે આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે હાર્ડવેર દ્વારા તેમજ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા પ્રોસેસ 1 અને પ્રોસેસ 2 વચ્ચે ખૂબ મોટી માત્રામાં પ્રોટેક્શન હોવા છતાં પણ શેર્ડ કેશ મેમરીને લીધે પ્રોસેસરમાં હાજર એક પ્રોસેસ માટે માહિતીને બીજી પ્રોસેસમાં મોકલવી શક્ય છે તેમ છતાં અહીં જે જરૂરી છે તે છે કે પ્રોસેસ P1 અને પ્રોસેસ P2 એ બિટ્સ ના ફૉર્મટ વિશે સમજૂતી ધરાવે છે ઉદાહરણ તરીકે P1 અને P2 સંદેશા માટે જે સેટ વપરાય તેના પર સંમત થવા જોઈએ અને તેઓએ પ્રોસેસ વચ્ચે વાતચીત કરવા માટેના ચોક્કસ પ્રોટોકોલ પર પણ સંમત થવું પડશે કેશ કોવેર્ટ ચેનલ એક મોટી સમસ્યા છે આવી સમસ્યાઓ ઓળખવી ખૂબ જ મુશ્કેલ છે સામાન્ય રીતે કોવેર્ટ ચેનલ એ એક મોટી સમસ્યા છે કેશ કોવેર્ટ ચેનલ ફક્ત તેનું એક ઉદાહરણ છે આ ઉપરાંત ઘણી અન્ય વિવિધ પ્રકારની કોવેર્ટ ચેનલો હોઈ શકે છે અને સિસ્ટમમાં હાજર બધી કોવેર્ટ ચેનલોની ઓળખ કરવી એકદમ મુશ્કેલ કાર્ય છે જ્યારે આપણે કોવેર્ટ ચેનલો વિશે વાત કરીએ છીએ ત્યારે બીજું મહત્વનું પાસું એ છે સંદેશાવ્યવહાર નો રેટ કોવેર્ટ ચેનલને ઑડખવા અહીં મહત્વનું એ છે તે તે ચોક્કસ કોવેર્ટ ચેનલ દ્વારા ડેટાને કયા દરે સંચારિત કરી શકાય તે દરને માપવો ઉદાહરણ તરીકે જો આપણે આ ચોક્કસ ચેનલની આ સ્લાઇડ પર પાછા જઈએ તો પ્રોસેસ એકથી બીજા પ્રોસેસમાં મોકલવાના બિટ્સની સંખ્યા સંદેશાવ્યવહાર નો રેટ હશે જેથી આ સામાન્ય રીતે ખૂબ ધીમો હોય છે ઉદાહરણ તરીકે કે એક સેકંડ દીઠ એક અથવા બે બિટ્સ એ સારી સંખ્યા કહેવાશે એ ખૂબ સારી કેશ કોવેર્ટ ચેનલ છે અન્ય ડિઝાઇનમાં કોઈએ સિસ્ટમની રચના ખૂબ કાળજીપૂર્વક કરી અને તે ખાતરી કરવી જોઈએ કે પ્રોસેસઓ વચ્ચે યોગ્ય અલગતા હોય અને તે અલગતા ફક્ત ઑપરેટિંગ સિસ્ટમના સ્તરે જ નહીં પણ હાર્ડવેર સ્તરે પણ હોય ઉદાહરણ તરીકે કેશ કોવેર્ટ ચેનલને રોકવા માટે કોઈએ ખાતરી કરવી જોઈએ કે કોઈ પણ સમયે પ્રોસેસ P1 અને પ્રોસેસ P2 માં સમાન કેશ મેમરી શેર્ડ ન હોય આગલા લેક્ચર માં કેશ ટાઇમિંગ એટેકના બીજા અન્ય સ્વરૂપોને જોઈશું જ્યાં અલ્ગોરિધમ્સ જેવા ક્રિપ્ટોગ્રાફિક અલ્ગોરિધમ્સ તૂટી શકે છે અને તે ક્રિપ્ટો ગ્રાફિક અલ્ગોરિધમની સીક્રેટ કી મેમરી એક્સેસ સમય માપવાના માધ્યમથી ચોરી કરી શકાય છે